આપેલ મેગ્નેટીક ફિલ્ડ માટે વેક્ટર પોટેન્શિયલની ગણતરી આપણે વેક્ટર પોટેન્શિયલ વિશે વાત કરી રહ્યા હતા અને આપણે મેગ્નેટીક ફિલ્ડ નો ઉપયોગ કરીને તેની ગણતરી કેવી રીતે કરીશું તે ચર્ચા કરી રહયા હતા આપણે અત્યાર સુધીમાં જોયું કે વેક્ટર પોટેન્શિયલ માટે AB છે અને તેથી આપણે અત્યાર સુધી A માટેના એક્સપ્લિસીટ એક્સપ્રેશન ની ગણતરી કરી અને કોમ્પોનેન્ટ્સ ને B ના અનુરૂપ કોમ્પોનેન્ટ્સ સાથે સમરૂપ કર્યા અલબત્ત તમને આશ્ચર્ય થતું હશે કે જો આપણને મેગ્નેટીક ફિલ્ડ B ખબર હોય તો પછી આપણે A ની ગણતરી કેમ કરી રહ્યા છીએ કારણકે પોટેન્શિયલની ગણતરી એ ફિલ્ડની ગણતરી સરળ બનાવે છે એમ માનવામાં આવે છે જે આપણે ઇલેક્ટ્રીક ફિલ્ડના કેસમાં જોયું છે અત્યારે આપણે આપેલ મેગ્નેટીક ફિલ્ડ માટે વેક્ટર પોટેન્શિયલ જોઈએ પછી આપણે જોઈશું કે આપેલ પ્રવાહ વિતરણમાંથી સીધા વેક્ટર પોટેન્શિયલની ગણતરી કેવી રીતે કરીશું પરંતુ હમણાં આપણે આને મેથડ 1 કહીશું જેનો આપણે ઉપયોગ કર્યો છે વેક્ટર પોટેન્શિયલની ગણતરી કરવાની બીજી રીત છે તો આપણે આજે તેની ચર્ચા કરીશું જેમાં આપણે સ્ટોક્સ થીયરમ નો ઉપયોગ કરી રહ્યા છીએ યાદ કરો કે સ્ટોક્સ થીયરમ એ ક્લોઝડ પાથ ની આજુબાજુ વેક્ટરના લાઇન ઈન્ટીગ્રલ ને સંબંધિત છે તેથી આ લાઈન ઈન્ટીગ્રલ A dl એ ds ના સરફેસ ઈન્ટીગ્રલ સાથે સંબંધિત છે જ્યાં આપણે સરફેસ એલિમેન્ટ ની દિશાને જમણા હાથના નિયમ મુજબ લઈએ છે એટલે કે જો મારી આંગળીઓ dl પર હોય તો મારો અંગૂઠો ds ની દિશા આપે છે ચાલો હવે આને મેગ્નેટીક ફિલ્ડ પર લાગુ કરીએ અને આ કેસમાં આપણે જોઈશું કે A dl ds છે પરંતુ A એ મેગ્નેટીક ફિલ્ડ છે અને તેથી આ B ds ના બરાબર થશે અહીં હું આને એન્ક્લોઝ કરું છું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 ds તેથી આમાંથી આપણે શીખ્યા કે જો હું ક્લોઝ પાથ પરથી પસાર થઉં તો લાઈન ઈન્ટીગ્રલ અથવા વેક્ટર પોટેન્શિયલ A એ કર્વ દ્વારા એન્ક્લોઝડ વિસ્તારમાંથી પસાર થતા મેગ્નેટીક ફ્લક્સ ની બરાબર છે અને આનો આપણે વેક્ટર પોટેન્શિયલની ગણતરીમાં ઉપયોગ કરી શકીએ છીએ ખાસ કરીને તે પરિસ્થિતિઓમાં જ્યાં કોઈ પ્રકારની સપ્રમાણતા હોય પછી આપણે અન્ય કવાન્ટીટીઝ ની ગણતરી કરવામાં સ્ટોક્સના થીયરમનો ઉપયોગ કરીશું અને અહીં આપણે ગણતરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ તો વેક્ટર પોટેન્શિયલની ગણતરી કરવા માટે સ્ટોક્સ થીયરમનો ઉપયોગ જોઈએ તો આપણે આ સ્થિતિમાં શું કરીશું આપણે ફક્ત સિલિન્ડ્રીકલ કોર્ડીનેટસ પર આધારીત હોય તેવો એક સરક્યુલર પાથ લઈશું અથવા પરિસ્થિતિના આધારે કોઈ અન્ય પાથ લઇ A dl ની ગણતરી કરી તેને તે પાથ દ્વારા આવરી લેવાયેલ વિસ્તારમાંથી પસાર થતા ફ્લક્સ સાથે સમરૂપ કરીશું અને તે આપણને વેક્ટર પોટેન્શિયલ આપશે હું આનાથી બે ઉદાહરણો હલ કરીશ પહેલું છે સોલેનોઇડ માટે વેક્ટર પોટેન્શિયલ અને બીજું છે કરંટ કેરિંગ વાયર માટે વેક્ટર પોટેન્શિયલ ઉદાહરણ 1 અહીં હું એક સોલેનોઇડ લઈશ જેમાં એકમ લંબાઈ દીઠ n ટર્ન્સ છે અને તેમાંથી કરંટ I પસાર થાય છે તો અહીં મેગ્નેટીક ફિલ્ડ B0n I છે તો આ સોલેનોઇડ માટે વેક્ટર પોટેન્શિયલની ગણતરી કરવા માટે છે B0n I ચાલો હવે આને વેક્ટરની દ્રષ્ટિએ લખીએ અહીં હું કરંટની અક્ષ z દિશામાં લઈશ અહીં ત્રિજ્યા R છે અને આ દિશા છે તેથી મારી પાસે B બરાબર છે હું z દિશામાં છું હવે મેં જે દોર્યું છે તે એનાલોજી દ્વારા મારી પાસે કરંટ z દિશામાં છે મારી B એ ફરતે દિશામાં છે તેથી z દિશામાં J મને દિશામાં મેગ્નેટીક ફિલ્ડ B આપે છે પહેલા મેં કહ્યું હતું z દિશામાં J મને દિશામાં કરંટ આપે છે પરંતુ એનાલોજી દ્વારા z દિશામાં J મને દિશામાં કરંટ આપે છે હવે સમીકરણને AB છે હવે J એ B દ્વારા રિપ્લેસ થશે અને B એ A દ્વારા રિપ્લેસ થશે અને B એ z દિશામાં છે તેથી હું આ સમીકરણ દ્વારા કહી શકું છું કે A પણ દિશામાં હશે તેથી હવે હું AA લખી શકું છું તો ચાલો હું હવે સોલેનોઇડની આસપાસ એક લૂપ પસંદ કરૂ અને આ લૂપ પર હું A dl ની ગણતરી કરીશ અને તે આ લૂપમાંથી પસાર થતા ફ્લક્સની બરાબર હોવું જોઈએ ABAA A dl એ A 2πs ના બરાબર છે જ્યાં 2πs એ લંબાઈ છે હવે કારણકે A એ દિશામાં છે મને ફક્ત A મળે છે આ R2B ના બરાબર હશે જે R20nI બરાબર છે અને તેથી ચાલો હું કાળા રંગમાં આ પરિણામ લખું છું અહીં હું ને કેન્સલ કરી શકું છું તો SR માટે મને AR20nI2s મળે છે આ સોલેનોઇડની બહારનું વેક્ટર પોટેન્શિયલ છે 2πsπR2BπR20nI sR AR20nI2s અંદરના ભાગનું શું ચાલો હું આ ફરીથી બનાવું આ અંદરની બાજુના B માટે છે હું આ રીતે દિશાની લૂપ લઇશ A એ દિશામાં હશે કારણકે આ કરંટ B માં વધારો કરતા ડિસ્ટ્રીબ્યુટેડ સોર્સ જેવું છે અહીં મારી પાસે ડિસ્ટ્રીબ્યુટેડ B એ A માં વધારો કરે છે તેથી અહીં મારી પાસે A 2πs છે અને હવે ફ્લક્સ s2B હશે જે πs20nI ના બરાબર છે અને હું આમાં ફરીથી ને કેન્સલ કરું છું અને મને s≤R માટે As0nI2 મળશે 2πsπs2Bπs20nI As0nI2s≤R તેથી મને મારો અંતિમ જવાબ મળ્યો છે કે sR માટે As0nI2 છે અને sR માટે AR20nI2s છે અલબત્ત SR માટે તે બંને સમાન છે ચાલો આપણે જવાબ તપાસીએ તે મને સાચુ મેગ્નેટીક ફિલ્ડ B આપવું જોઈએ તેથી A નું કર્લ કારણકે A ફક્ત દિશામાં છે અને મને એ પણ ખબર છે કે અંતિમ જવાબ z દિશામાં છે તો હું આનો ફક્ત z કોમ્પોનેન્ટ લખી શકું છું આનો z કોમ્પોનેન્ટ 1s∂s As∂ϕz થશે અને તમે પહેલેથી જ જોઈ શકો છો કે sR માટે B0 હોય છે અને sR માટે B0nIz છે તમે બીજા કોમ્પોનેન્ટ્સ અને સિલિન્ડ્રીકલ કોર્ડીનેટસ લઈ અને તપાસી શકો છો કે તેઓ ખરેખર શુન્ય છે કે નહિ A|z1s∂s As∂ϕz sR B0sR B0nIz ચાલો હું કરંટનું વહન કરતા એક લાંબા વાયરનું એક ઉદાહરણ લઉ આ કેસમાં આપણે પહેલાથી જ B ની ગણતરી કરી છે જો હું B ને z દિશામાં લઉં જે કરંટની દિશા છે તો B0I2πs છે ફરીથી એનાલોજી દ્વારા કરંટ દ્વારા ઉત્પન્ન થતું મેગ્નેટીક ફિલ્ડ ચાલો હું તેને તમારી સ્ક્રીનની જમણી બાજુ દોરૂ B0I2πs જ્યારે હું B0 J લઉં અને ધારો કે મારી પાસે કોઈ ડિસ્ક પર આ રીતે કરંટ હોય તો હું કયા પ્રકારનું ફિલ્ડની અપેક્ષા કરી શકું જો તે સિલિન્ડરની દરેક બાજુ હોય તો આ કેસમાં હું જે ફિલ્ડની અપેક્ષા કરું છું તે ફિલ્ડ B ઉપરની તરફનું હશે આપણે હમણાં જ સોલેનોઇડનો કેસ સોલ્વ કર્યો છે અને આ તે જ છે એ જ રીતે આ કેસમાં હું ધારું છું કે A આ રીતે ઉપર જશે અને તેથી હું એ પાથ પસંદ કરું છું જે આ રીતે છે અને અનંત તરફ જાય છે અને ત્યાં ક્લોઝ થાય છે અલબત્ત પછી હું એમ માનીશ કે A0 છે જો હું આ પાથ પર પસંદ કરું અને હવે સ્ટોક્સ થીયરમ લાગુ કરું તો તે મને આ પાથ પર A dl એ આ વિસ્તારના ફ્લક્સ સમાન મળે છે ચાલો હું આની ઊચાઇ l લઉં આ હોઈ S થી શરૂ થાય છે કારણકે જમણા હાથની આંગળીઓ ઘડિયાળના કાંટાની દિશામાં છે તેથી એરિયા એલિમેન્ટ અંદરની તરફ છે તેથી B ds એ પોઝિટીવ છે અને તેથી ફ્લક્સ પોઝિટીવ છે તેથી આ ls0I2πsds થશે અહીં ds એરિયા એલિમેન્ટ છે અને આ l0I2πlns|s ના બરાબર થશે જે l0I2πln s ના બરાબર થશે A dlflux through the areal00I2πsdsl0I2πlns|s l0I2πlns ડાબી બાજુનું શું ડાબી બાજુ કારણકે તે z દિશામાં છે એક માત્ર ફાળો આ વર્ટિકલ પાથ માંથી આવે છે અને તેથી આ As l થશે અને તમે કેટલીક ટર્મ્સ કેન્સલ કરીને જોઈ શકો છો કે અંતિમ જવાબ As 0I2πlns z મળશે જે જવાબ આપણે પહેલાં મેળવી ચૂક્યા છીએ As 0I2πlns z તેથી મેં B ની ગણતરી કરવા માટે સ્ટોક્સ થીયરમ સાથે B ના કર્લ સમીકરણનો ઉપયોગ કરવાના બે ઉદાહરણો કર્યા આ પદ્ધતિ ફક્ત A કેવું છે તે જોવા માટે છે તે B ની ગણતરી કરવા માટે ઉપયોગી નથી કારણકે હમણાં આપણે B માંથી A ની ગણતરી કરી રહયા છીએ તેથી મેગ્નેટીક ફિલ્ડ માટેનો જવાબ મને પહેલેથી જ ખબર છે જો હું કરંટની દ્રષ્ટિએ સીધી A ની ગણતરી કરી શકું તો શું ઉપયોગી થશે પછી B ની ગણતરી કરવામાં A ઉપયોગી થશે જો કે આ વ્યાખ્યાનને સમાપ્ત કરતા પહેલા હું ફક્ત તે એનાલોજીને આગળ વધારવા માંગું છું જે મેં દોરી છે કે AB અને B0J આગળ તમે જોશો કે આ સમીકરણ મને ફ્રી સ્પેસમાં B માટે જવાબ આપે છે કે B04πjr×r rr r3dV છે જ્યાં dV કરંટ પરનો ઈન્ટીગ્રલ છે અને એ જ રીતે A14πBr×r rr r3dV થશે B04πjr×r rr r3dV A14πBr×r rr r3dV અહીં હું ફરીથી ભાર મુકું છું કે કારણકે આ સમીકરણો સમાન છે ફક્ત સિમ્બોલ્સ બદલાયા છે જવાબો સમાન હોવા જોઈએ ઉદાહરણ તરીકે આપણે B ના ફ્લક્સનો ઉપયોગ કરીને A ની ગણતરી માટે આ સમીકરણનો ઉપયોગ પહેલા કર્યો છે આ બાબતનો આપણો કેસ એ હશે કે જો મારી પાસે કોઈ ટોરોઇડ હોય જે અંદરની તરફ વળેલા સોલેનોઇડ જેવું હોય છે તેમાં આવા વાયર્સ છે જે કરંટનું વહન કરે છે જો સોલેનોઇડ અથવા ટોરોઇડ ખૂબ જ પાતળું હોય તો તે કરંટ વહનનું કરતી રીંગ જેવું બને છે પછી હું A ની ગણતરી કરી શકું છું પછી હું એ જ રીતે A ની ગણતરી કરી શકું છું જે રીતે મેં કરંટનું વહન કરતા વાયર માટે મેગ્નેટીક ફિલ્ડ ગણ્યું હતું તો શું પછી હું આ રિંગમાંથી પસાર થતા ફ્લક્સ ને રીંગના ફ્લક્સ તરીકે ગણી આ સૂત્રને લાગુ કરીને આ પોઇન્ટ પર A ની ગણતરી કરી શકું છું આ હું પછીથી તમને એક એક્સરસાઇઝ તરીકે આપીશ અને આપણે ફરીથી આવતા વ્યાખ્યાનમાં જોઈશું કે આ પ્રકારની સમીકરણોની સમાનતા સમાન જવાબો અથવા જવાબ માટે સમાન એક્સપ્રેશન્સ વિવિધ ફિલ્ડ્સને વિઝ્યુલાઇઝ કરવાની એક ખૂબ જ ઉપયોગી રીત બની જાય છે